નમસ્કાર તેથી ફરી એકવાર હું તમારી સાથે અને ખૂબ જ રસપ્રદ વિષય સાથે છું જેને સમજાવટ થી વાટાઘાટ સુધી કહેવામાં આવે છે શા માટે આ વિષય સંચારના સંદર્ભમાં રસપ્રદ છે કારણ કે સંચાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે જ્યાં સુધી સમજાવટ અને વાટાઘાટો ને લગતી વસ્તુ છે ત્યાં સુધી આ 2 વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સંદર્ભ ના કેન્દ્રમાં વાટાઘાટ વિશે વાત કરીએ છીએ જો તમને લાગે કે તે કંઈ નથી પરંતુ એમાં વાતચીત કુશળતા અને સંબંધો છે તેથી હું આ બે વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીશ કે કૌશલ્ય કેવી રીતે વિકસાવવું તેથી અમે મારા અગાઉના પ્રવચનોમાં સમજાવવામાં સક્ષમ છીએ જો તમને યાદ હોય કે મારા એક પ્રવચનમાં સંચાર શૈલીઓ સંબંધિત મેં વિવિધ પ્રકારની શૈલીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમાંથી એક શૈલી સોક્રેટિક હતી જેનો અર્થ છે કે આ પ્રકારના લોકો ખૂબ સારા છે અન્યને સમજાવવા માટે તેનો અર્થ શું છે તેઓ જે કંઈ પણ કહેતા હોય અને લોકોને લાગે છે કે તેઓ તેમની વાત સાંભળે તેટલા સંડોવાયેલા લોકો માટે તેઓની પાસે તમારામાંના ઘણા બધા વિચારો છે તેથી એ અન્યને સમજાવવાની આ એક કુશળતા છે ઘણી વખત તમે જાણો છો કે જ્યારે તમે કોઈ શોપિંગ સેન્ટર પર જાઓ છો અને પછી તેમના સેલ્સ પર્સન ત્યાં હોય છે અને તેઓ તેમની પ્રોડક્ટ્સ બતાવવાનો પ્રયત્ન કરશે અને તમને સમજાવવાનો પ્રયાસ કરશે પરંતુ આપણને લેવા નો રસ નથી પણ તે એવી સરસ રીતે બોલશે કે આપણે ખરીદવાના મૂડમાં ન હોઈએ તો પણ આપણને જોવાની લાલચ થાય આ ખરેખર એક રસપ્રદ કૌશલ્ય છે અને જો આપણી પાસે આ વિશિષ્ટ કૌશલ્ય હોય તો તે અમુક બાબતો માટે વાટાઘાટો કરવાનું કામ કરે છે તેથી હું થોડી સ્લાઇડ્સ બતાવીશ અને પછી હું વધુ અર્થઘટન કરીશ જો કોઈને કેવી રીતે સમજાવવું તે ખબર હોય તો કોઈ વાટાઘાટ કરી શકે છે પરંતુ જો કોઈને કેવી રીતે સમજાવવું તે ખબર ન હોય તો કોઈ વાટાઘાટ કરી શકતું નથી અને ઘણી પરિસ્થિતિઓમાં અન્યને સમજાવવા માટે વાતચીત અને સંબંધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી હું હમણાં જ જે વાત કરી રહ્યો હતો કે આ સંચાર અને વિકાસ એ સંબંધોની જાળવણી અને વિકાસ છે આ બે બાબતો ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે મૂળભૂત રીતે સમજાવવામાં અન્યોને યોગ્ય પગલાં લેવા માટે પહેલા સમજાવામાં સક્ષમ હોવા જોઈએ વાટાઘાટો માં ચર્ચા અને પરસ્પર સંતોષકારક કરાર સુધી પહોંચવામાં સક્ષમ હોવું તેનો સમાવેશ અહીં થાય છે તો તેનો અર્થ શું છે આનો અર્થ એ છે કે વાટાઘાટ ને મનાવવાનો અર્થ એ છે કે તે એક ખાતરી છે અને આપણે કેવી રીતે સમજાવી શકીએ કે તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાતરી આપનારું છે અલબત્ત અન્યને સમજાવવા તે ખૂબ મુશ્કેલ કાર્ય છે પરંતુ તે જ સમયે તે અશક્ય પણ નથી તમે ચોક્કસ પ્રકારના કૌશલ્યો અને સતત તાલીમ જાણો છો તે તાલીમ દ્વારા એકવાર તમે આપણા વ્યક્તિત્વમાં આ વસ્તુઓનો વિકાસ કરો છો પછી ખરેખર તે વસ્તુ સમજાવવી ખૂબ જ રસપ્રદ બની જાય છે હવે વાટાઘાટો કરવા માટેનો ચોક્કસ માર્ગ છે તો એ માર્ગ શું છે આપણે બધા દિવસમાં ઘણી વખત વાટાઘાટો કરીએ છીએ દરેક વ્યક્તિનો અર્થ અલબત્ત તે અલગ અલગ સંદર્ભમાં હોઈ શકે છે પરંતુ બાળકો ની જેમ જોઈતી વસ્તુઓ માટે વાટાઘાટો કરી રહ્યા છીએ અથવા કોઈ વિશેષ વસ્તુઓ પોકેટ મની વગેરે માટે વાટાઘાટો કરી છે વાસ્તવમાં આ પ્રકારની વાટાઘાટોની વર્તણૂક બાળપણથી જ શરૂ થાય છે અને જ્યારે આપણે નાના બાળકો હોઈએ છીએ ત્યારે આપણે પણ વાટાઘાટો કરી રહ્યા છીએ તમે જાણો છો કે માતાપિતા તેમના બાળકો સાથે વાટાઘાટો કરે છે કે તમે આ કરો અને પછી હું તમારા માટે આ કરીશ ઉદાહરણ તરીકે જો તમે તમારી હોમ એસાઇનમેન્ટ પૂર્ણ કરો અને પછી તમને અમુક પ્રકારની ભેટ અથવા ચોકલેટ આપવામાં આવશે અથવા તમે બહાર ફરવા જશો તેથી આ કંઈ નથી પરંતુ માત્ર એક પ્રકારની વાટાઘાટો માટે ચોક્કસ પ્રક્રિયા છે જે ચોક્કસ સંદેશાવ્યવહાર પ્રથા દ્વારા એકબીજાને કામ કરાવવા માટે સમજાવે છે જ્યારે આપણે હકીકતમાં સમાન વસ્તુની વાટાઘાટો ત્યારે થાય છે જ્યારે આપણે પુખ્ત બનીએ છીએ તેથી વધુ જટિલ સમૂહો માટે આપણે પુખ્ત તરીકે વાટાઘાટો કરીએ છીએ જ્યારે આપણે તેને નજીકથી તપાસીએ છીએ ત્યારે ઘણી વખત તે જ બાબતો પર આવીએ છીએ જેના માટે આપણે બાળકો ની જેમ વાટાઘાટો કરતા હતા તેથી જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે મૂળભૂત વર્તન ને વૃત્તિ કહેવાય છે તે જ રહે છે અલબત્ત જ્યારે આપણે પુખ્ત બનીએ છીએ ત્યારે આપણે નાની વાત માટે વાટાઘાટો કરતા નથી પરંતુ મોટા સોદાઓ હોઈ શકે છે જેમકે કે આપણી સંસ્થામાં અથવા જ્યાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યાં ઘણી વખત અન્ય જૂથો અન્ય કંપનીઓ અન્ય સંસ્થાઓ સાથે વાટાઘાટો કરવી પડે છે તેમને તેના સંચાર વર્તનથી સંચારની શૈલી સુધી આપણે કેવા પ્રકારના સંબંધો ધરાવીએ છીએ અને ધ્યેય અને ઉદ્દેશ્ય શું છે તેની ખાતરી કરાવવા માટે વાટાઘાટો કરતા હોય છે અલબત્ત આ વસ્તુઓ એટલી સરળ નથી પરંતુ મૂળભૂત રીતે આ કંઈ નથી આ આપણી બાળપણની આદતો અને વૃત્તિ છે હવે જો તમે વાટાઘાટોને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરો છો તો તે કંઈક એવું હોઈ શકે છે કે વાટાઘાટ એ એક અરસપરસ સંચાર પ્રક્રિયા છે જે ત્યારે થઈ શકે છે જ્યારે આપણે કોઈ બીજા પાસેથી કંઈક ઈચ્છીએ છીએ અથવા અન્ય વ્યક્તિ આપણી પાસેથી કંઈક ઈચ્છે છે તો તમે જોશો કે આ બધામાં કેન્દ્રમાં શું છે તે સંચાર પ્રક્રિયા છે આપણે બીજાઓ પાસેથી કંઈક ઈચ્છીએ છીએ અથવા કોઈ આપણી પાસેથી કંઈક ઈચ્છે છે અથવા આપણી પાસે તે કરાવવા માટે કંઈક ઈચ્છે છે તો આપણે વાટાઘાટો કરી રહ્યા છીએ અને વાટાઘાટોમાં આપણી વાતચીત કૌશલ્ય આપણી સંચાર ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ કે કેવી રીતે વાત કરવી કોની સાથે વાત કરવી અને આપણી શૈલી વર્તન આપણા ચહેરાના હાવભાવ બોડી લેંગ્વેજ body language વગેરે વિશે આ તમામ બાબતો વાતચીત સાથે સંબંધિત છે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે સામાન્ય રીતે અજાણ્યાઓ કરતાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેમની સાથે અલગ રીતે વાટાઘાટો કરીએ છીએ હવે તમે જાણો છો કે સંદર્ભ અલગ હોઈ શકે છે અથવા એવું કહેવામાં આવે છે કે પ્રેમ અને યુદ્ધમાં જે કહેવાય છે તેમાં કંઈ ખોટું નથી એનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈની સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોઈએ છીએ ત્યારે તે આપણા જ હોય છે તે હંમેશા જીતની પરિસ્થિતિ નથી હોતી માટે કેટલીકવાર આપણે ગર્વ અનુભવીએ છીએ અને હારવામાં પણ આનંદ અનુભવીએ છીએ પરંતુ આપણા ઘનિષ્ઠ સંબંધોમાં વસ્તુ અલગ છે અને આપણે આપણા કુટુંબમાં અથવા આપણા મિત્રો સાથે સંબંધમાં કોઈને પ્રેમ કરીએ તો તે પરિસ્થિતિ હોય છે જ્યારે આપણા વ્યવસાયિક જીવનમાં આપણે અમુક બાબતો માટે વાટાઘાટો કરતા હોઈએ છીએ કે કેમ તે નોકરી છે પછી ભલે તે કંપની સંબંધિત મુદ્દાઓ હોય પછી ભલે તે શૈક્ષણિક સંસ્થાઓમાં હોય અથવા કંઈક મેળવવા માટે ઉચ્ચ સત્તાવાળાઓ સાથે વ્યવહાર કરવો હોય વગેરે ત્યાં ઘણી બધી બાબતો છે જેની આપણે સાવચેત રહેવાની જરૂર છે અસરકારક વાટાઘાટોનો પ્રથમ પાયો વાટાઘાટકાર તરીકેની આપણી પોતાની શૈલી અને વ્યક્તિત્વ છે અને જ્યારે આપણે વ્યક્તિત્વ વિશે વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિત્વમાં આપણા સંચાર વર્તન સહિત ઘણી વસ્તુઓ છે તેથી બીજાને સમજાવવા માટે આ ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને કેન્દ્રમાં કોમ્યુનિકેશન કૌશલ્ય છે તેથી આપણે આપણી શૈલીનો ઉપયોગ કરીને જેવા કે સારા શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરીને આદર બતાવીને સંડોવણી દર્શાવીને આપણી સંકુચિતતા દર્શાવીને આ બધી બાબતો આપણા સંચાર વર્તનમાં મહત્વપૂર્ણ છે હવે વાટાઘાટમાં ચાર સમકાલીન મુદ્દાઓ છે વ્યક્તિત્વના લક્ષણોની ભૂમિકા તમે અમારા સારા વ્યક્તિત્વને જાણો છો વ્યક્તિત્વ સાથે સંબંધિત ચોક્કસ લક્ષણો છે કે જે સીધી રીતે વાત મુકતા હોય છે આપણે નમ્ર છીએ આપણે આધીન છીએ આપણા વ્યક્તિત્વમાં અમુક લક્ષણો છે તેને આપણે સમજવું પડશે કે જ્યારે આપણે કોઈ વાટાઘાટો કરવા બેઠા હોઈએ અને અન્ય લોકો સાથે વાત કરી રહ્યા હોઈએ ત્યારે તે ચોક્કસ સંદર્ભ અથવા પરિસ્થિતિમાં વ્યક્તિત્વના કયા લક્ષણો ખૂબ જ યોગ્ય રહેશે એવું નથી કે જેઓ ખૂબ સીધા આગળ છે અને જેઓ ખૂબ જ સીધી રીતે વાત કરે છે તેઓ ખૂબ જ પસંદ આવશે એવું નથી કે કેટલીકવાર આપણે લોકોને તે ચોક્કસ સ્થળ અને વિસ્તારના સંદર્ભ અને સંસ્કૃતિને પણ સમજવી પડે છે કારણ કે કેટલાક લોકોને સીધી વાત કરવીગમે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ પર કોઈ વાત કરવામાં આવે તો તેની કદર ન થાય આપણે લોકોના સંદર્ભમાં પરિસ્થિતિને સમજવી પડશે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે આપણો દૃષ્ટિકોણ મૂકવાનો પ્રયત્ન કરીશું તો કદાચ લોકો પ્રશંસા કરશે અને તેઓ ધ્યાન આપવાનો પ્રયત્ન કરશે અને આપણે આગળ વધીશું વાટાઘાટોમાં લિંગ તફાવત આ પણ ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમુક સંસ્કૃતિઓ છે જ્યાં લિંગ મુદ્દાઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી પુરૂષ સભ્યો સાથે વાત કરતી વખતે અને સ્ત્રી સભ્યો સાથે વાત કરતી વખતે આ બે અલગ અલગ પરિસ્થિતિઓ છે કે આપણે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરીશું આપણે કેવા પ્રકારનો આદર દર્શાવવો જોઈએ બિન મૌખિક વર્તણૂક સાથે સંબંધિત વસ્તુઓ કેવા પ્રકારની છે તે ચોક્કસ સંસ્કૃતિ અને પરિસ્થિતિમાં સ્વીકાર્ય છે માટે આપણે ખૂબ જ સાવધ રહેવું પડશે એવું નથી કે આપણી સંસ્કૃતિમાં આપણને જે યોગ્ય લાગે તે આપણે બોલી શકીએ છીએ આપણે સ્થળ પરિસ્થિતિ અને ત્યાં બેઠેલા લોકો તેમની ઉંમર અને લિંગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે પણ સમજવાની જરૂર છે જે મેં વાટાઘાટો ના મુદ્દામાં સાંસ્કૃતિક તફાવતની અસરનો ઉલ્લેખ કર્યો છે તેથી આપણે હંમેશા તે ચોક્કસ સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ વ્યક્તિને તેની પોતાની સંસ્કૃતિ પર વિશ્વાસ હોવો જોઈએ તો તે ખૂબ જ સારુ છે પરંતુ તે જ સમયે વ્યક્તિએ અન્ય લોકો માટે સહનશીલતા અને આદર પણ રાખવો જોઈએ કારણ કે જો તમને અન્ય સંસ્કૃતિ અન્ય ભાષા માટે આદર ન હોય તો અન્ય ખોરાકની આદત અન્ય જીવન જીવવાની રીત તો કદાચ આપણે ખૂબ જ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જઈશું અને લોકોને ગમશે નહીં તેથી સંસ્કૃતિ એ એક એવો સંવેદનશીલ મુદ્દો છે કે દરેક વ્યક્તિ હવે વિચારે છે કે તેની અથવા તેણીની સંસ્કૃતિ વિશ્વમાં શ્રેષ્ઠ છે બરાબર તેથી તે વિચાર સારો છે એવું નથી કે કોઈ અથડામણ ન થવી જોઈએ પરંતુ આપણે આપણી પોતાની સંસ્કૃતિ માટે આદર રાખવો જોઈએ અને આપણું ગૌરવ જાળવી રાખવું જોઈએ આપણે અન્ય સંસ્કૃતિ અને ધર્મને પણ સમાન માન આપવું જોઈએ અને જો તમે કદાચ વાટાઘાટો કરી રહ્યા છીએ તો પછી આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વાતો કરવા જઈએ વાટાઘાટોના ટેબલ પર અમે અન્ય કરતા વધુ સારી સ્થિતિમાં હોઈશું ત્યારે આપણે અન્ય પક્ષ સાથે બેસીએ છીએ અથવા વાત કરી ને આપણે ઉકેલ લાવવામાં સક્ષમ નથી અથવા તો આપણે એ પરિસ્થિતિમાં સફળ નથી થઈ શકતા ત્યારે શું થાય છે કે આપણે તૃતીય પક્ષ અથવા મધ્યસ્થી અથવા અન્ય કોઈની ઘણી મદદ લેવી પડે છે અંગત જીવનમાં ઘણી વખત જાણીએ છીએ ધારો કે કેટલીકવાર આપણને કેટલીક સમસ્યાઓ અન્ય વ્યક્તિઓ અથવા અન્ય પક્ષ ના સાથીદારો સાથે સાથે હોય છે તો આપણે જો આપણે કોઈ એવી વ્યક્તિની મદદ લઈએ જે ખરેખર ખૂબ જ નિષ્ઠાવાન પ્રમાણિક અને એકબીજાને મદદ કરવાનો પ્રયાસ કરે છે અને જો તે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તો કદાચ તે વ્યક્તિ વાટાઘાટોમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે તેથી ખાસ કરીને જો તમે જોશો કે ભારતીયોની પરિસ્થિતિમાં ખૂબ જ સારું ઉદાહરણ છે કદાચ તમારામાંથી ઘણા લોકો જાણે છે કે લગ્નો થઈ રહ્યા છે જ્યારે મધ્યમ માણસ અથવા તે માણસ જે બંને પક્ષોને જાણે છે અને પછી તે એકબીજાને સમજાવવાનો પ્રયાસ કરે છે તેથી ક્યારેક આ મધ્યસ્થી અથવા ત્રીજા પક્ષની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે હવે આગળની સ્લાઇડ પર આવીએ છીએ કે તમે શૈલીની સંખ્યા જાણો છો તેથી અમારા ચર્ચાના દૃષ્ટિકોણ માટે અહીં આ વાટાઘાટો સાથે સંબંધિત કેટલીક શૈલીઓ છે પ્રથમ એક અવોઇડર છે તમે જાણો છો કે જીવનમાં જો આપણે નાની નાની બાબતોને ટાળી શકીએ છીએ ભલે એ આપણને ગમે કે ન ગમે જો તે આપણા વ્યક્તિત્વ પર આપણા જીવન પર પ્રતિકૂળ અસર ન કરે તો વાંધો નથી તો પછી બિનજરૂરી રીતે આટલું મહત્વ આપવાની જરૂર નથી નાના મુદ્દાઓ કે જેને આપણે ફક્ત ટાળી શકીએ છીએ ઉદાહરણ તરીકે લોકો સલામ કરતા નથી અથવા હાથ મિલાવતા નથી અથવા સારા મૂડમાં નથી અને ફક્ત કંઈક એવું બોલે છે જે આપણને ન ગમે તેથી કદાચ તમે જાણો છો કે આપણું માનવ વર્તન એટલું જટિલ છે કે આપણે જાણતા નથી કે વ્યક્તિ કેવા પ્રકારનો મૂડ ધરાવે છે અને કેટલીકવાર વ્યક્તિ ખૂબ જ વિચિત્ર રીતે વર્તે છે આપણે તેને ખાસ કરીને એટલું મહત્વ ન આપવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ કે વ્યક્તિ અચાનક બદલાઈ ગયો છે અથવા તે બદલાઈ રહ્યો છે તે તેની શૈલી છે આપણે ટાળી શકીએ છીએ આ એકમાત્ર રસ્તો છે જ્યારે આપણે આગળ વધી શકીએ નહીં તો શું થાય છે કે જો તમે આ નાના મુદ્દાઓને ખૂબ મહત્વ આપી રહ્યા છો તો કદાચ આપણે આગળ ન જઈ શકીએ તેથી વાટાઘાટો મોટા લક્ષ્યો મોટી વસ્તુ માટે હોય છે બીજી વસ્તુ સમાધાનકર્તા હોઈ શકે છે ઘણી વખત અમે સમાધાન કરીએ છીએ તમે મારા માટે આ કરો હું તમારા માટે આ કરીશ ખાસ કરીને આ સંગઠનાત્મક સંદર્ભમાં થાય છે જ્યારે કંપનીઓ આવી રહી હોય અને વાટાઘાટોનું ટેબલ હોય ત્યારે એક પગલું તેઓ આગળ વધે છે એક પગલું અન્ય પક્ષો આગળ વધે છે અથવા એક પગલું તેઓ પાછળ જાય છે અને અન્ય પક્ષો પણ એક પગલું પાછળ જાય છે તેથી કેટલીકવાર આપણે સમાધાન કરીએ એ છીએ તેથી આ પણ એક શૈલી છે જે પરિસ્થિતિની માંગ કરે છે પછી આપણે સમાધાન કરીને એકબીજાને મદદ કરી શકીએ અને પછી કદાચ આપણે આગળ વાટાઘાટો કરી શકીએ અન્ય શૈલી એકોમોડેટર હોઈ શકે છે અમે તેને સમાવી શકીએ છીએ જેમકે તમે જાણો છો કે અમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ અને તે ત્યાં માત્ર ત્રણ સીટર જગ્યા છે સીટો મા માત્ર ત્રણ જ બેસી શકે છે પરંતુ એક વ્યક્તિ જે ઉભી છે અને જો આપણી અંદર સાનુકૂળ મૂડ હોઈએ તો તેને તમે પણ બેસાડી શકો કારણકે અમે અનુકૂળ છીએ તેનો આધાર સમાયોજિત પર છે જે માનસિક અવકાશ સંબંધિત છે જો તમને તેની ચિંતા હોય તો અમને થોડી પણ અસુવિધા થશે નહીં આ રીતે જ થાય છે કે આપણા અંગત વ્યાવસાયિક જીવનમાં જ્યારે પણ એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં સમાયોજિત કરીને આપણે આગળ વધી શકીએ છીએ અને ગુમાવવાનું કંઈ નથી અને વધુ મુશ્કેલીઓ આવશે નહીં પરંતુ તે સદ્ભાવના આપશે અને તે લોકોને ગમશે તેથી તે સારું છે કે આપણે આ પ્રકારની શૈલી સાથે આગળ વધી શકીએ જેને અન્યને સમાયોજિત કરવાની શૈલી કહેવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ એ બીજું એક ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કે ત્યાં એક સમસ્યા છે અને અમે આ ગુણદોષ સાથે સંબંધિત દરેક મુદ્દાઓનું વિવેચનાત્મક રીતે વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને પછી અમે સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે આ ખૂબ જ મુશ્કેલ છે અને વિવિધ દૃષ્ટિકોણથી આપણે અન્ય પક્ષોને સમજવું પડશે અને વિશ્વાસ કરી આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને વિવેચનાત્મક વિશ્લેષણ કરીએ છીએ અને પછી આપણે કહેવાનો પ્રયાસ કરીએ છીએ કે હા મિત્રો આપણે ઘણી ચર્ચા કરી છે પરંતુ આખરે આપણે ઉકેલ શોધવો પડશે કારણ કે જો આપણી પાસે અમુક પ્રકારના ઉકેલો મેળવવાની ઈચ્છા હોય તો ઉકેલ આવશે અને આપણે સમસ્યાનું સમાધાન કરી શકીશું તેથી સ્વાભાવિક રીતે ઈચ્છા હોવી જોઈએ પરંતુ આ કરવું ક્યારેક મુશ્કેલ હોય છે પણ જો આપણે એવી ઈચ્છા ધરાવતા હોઈએ અને મનાવવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણને સમસ્યાનો ઉકેલ પણ મળી શકેકારણ કે તે છે કહ્યું છે કે આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જ્યાં તેનો ઉકેલ ન હોય તે તાળા અને ચાવીની જેમ જ છે ચાવી વિના તાળાઓનું ઉત્પાદન થઈ શકતું નથી તેથી જ્યારે પણ કોઈ તાળું હોય ત્યાં કોઈક ચાવી હોવી જોઈએ એટલે કે સમસ્યાનો કોઈ ઉકેલ હોવો જોઈએ તેથી તે બધું આપણે કેવી રીતે સ્વીકારીએ છીએ આપણે કેવી રીતે સમજાવવા સક્ષમ છીએ અને આપણી સંચાર ક્ષમતા સંદેશાવ્યવહારની વર્તણૂકની ભૂમિકા છે તેના પર નિર્ભર છે હવે ત્યાં ચોક્કસ અસરકારક વાટાઘાટોના પાયા છે અને તેને આપણે ધ્યાનમાં રાખવું પડશે પ્રથમ વસ્તુ એ છે કે મૂળભૂત શૈલી પસંદગીઓ નક્કી કરો સંદેશાવ્યવહારમાં મૂળભૂત શૈલીનો અર્થ શું છે એટલે કે આપણે કઈ શૈલીનો ઉપયોગ કરવો જોઈએ તે અમારી વાતચીત કરવાની રીત સાથે સંબંધિત છે કારણ કે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે કોઈ બે વ્યક્તિઓ સમાન રીતે વાત કરશે નહીં તેથી જો આપણે જે રીતે વાત કરીએ છીએ તે અન્ય વ્યક્તિ અપેક્ષા રાખે છે કે તે ખરેખર રસપ્રદ અને અસરકારક બનશે તેથી જો આપણે આપણી આવર્તન સાથે મેળ કરી શકીએ તો તે ઘણી મદદ કરશે તૈયારી કરવાની ઈચ્છા મેળવો એટલે આપણે વાટાઘાટ ના સમય પહેલા તૈયાર થઈ જવું જોઈએ એવું નથી કે જ્યારે આપણે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે અડધી માહિતી હોય છે અથવા આપણને બરાબર શું જોઈએ છે તે સંપૂર્ણ રીતે ખબર નથી તેથી બધું ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ કે આ તે વસ્તુ છે જે આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ ઉચ્ચ અપેક્ષા રાખવાનો અર્થ એ નથી કે તેનાથી આપણે સંતુષ્ટ થઈ જઈશું આપણે ખુશ પણ થઈશું જો આપણે આટલું જ મેળવી લઈએ ઉચ્ચ અપેક્ષાઓ હોય તેના માટે પહેલા પ્રયાસથી શરૂઆત કરીએ અને પછી જોઈએ કે શું થાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે બીજાને સાંભળવા માટે ધીરજ રાખો જ્યારે આપણે વાટાઘાટો કરી રહ્યા હોઈએ ત્યારે માત્ર એક જ વ્યક્તિ બોલતી રહે છે અથવા બોલતી હોય છે અને ત્યારે બોલતી અન્ય વ્યક્તિને પોતાની વાત આગળ મૂકવાની તક મળતી નથી તેણી ના દૃષ્ટિકોણ તેથી આપણે ફક્ત બીજાને સાંભળવા માટે ધીરજ રાખવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે સાંભળવું એ તમામ સંચારની માતા છે એટલે કે જો આપણે સારા શ્રોતા ન હોઈએ તો આપણે ક્યારેય સારા વાર્તાલાપકર્તા બની શકીએ નહીં અને આપણે ક્યારેય બીજાને સમજાવી શકતા નથી અન્ય પક્ષને લાગશે કે ઓહ આ સાથી ફક્ત બોલે છે તે બીજાને બોલવા દેતો નથી તેથી તે ખૂબ જ નકારાત્મક લાગણી નકારાત્મક સંદેશ આપે છે આપણે બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ તે જ સમયે ધીરજ રાખો અને અન્યની પ્રશંસા કરો બીજા જે કંઈ બોલે છે તેની આપણે પણ કદર કરવી જોઈએ ઠીક છે અલબત્ત આપણે આપણો દૃષ્ટિકોણ આપણી સ્થિતિ પણ આપી શકીએ છીએ પરંતુ તે જ સમયે અન્યને સાંભળવા માટે આપણે સારી ધીરજ રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યક્તિગત અખંડિતતા માટે પ્રતિબદ્ધતા બનાવો આપણે ક્યારેય પણ આપણી વ્યક્તિગત અખંડિતતા સાથે સમાધાન ન કરવું જોઈએ આપણે હંમેશા એ જાળવવું જોઈએ કે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને આપણે તેનાથી આગળ વધી શકતા નથી તમે ખરેખર શું ઇચ્છો છો તે કાળજીપૂર્વક વિચારો હવે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે વાસ્તવમાં બોટમ લાઇન શું છે આ વાટાઘાટોમાંથી તમે ખરેખર શું ઇચ્છો છો જેના વિશે આપણે વિચારવું પડશે આશાવાદી પરંતુ વાજબી લક્ષ્ય સેટ કરો એટલે કે ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ ધ્યેય લખો અને તેને પ્રતિબદ્ધ કરો અને ધ્યેયને વાટાઘાટોમાં લઈ જાઓ હંમેશા જ્યારે આપણે વાટાઘાટો કરી રહ્યા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે વાટાઘાટોમાં હાંસલ કરવા માટેનું અંતિમ ધ્યેય શું છે અને આપણી ચર્ચા આપણી બધી પ્રક્રિયા અથવા બધી વર્તણૂક અથવા બધી વિચારસરણીની પ્રક્રિયા આપણે તે લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તેની આસપાસ હોવી જોઈએ તે ધ્યેયથી ક્યારેય વિચલિત ન થાઓ અને કેટલીકવાર લોકો કંઈક એવી વાત કરતા હોય છે જે ધ્યેય સાથે અથવા ચોક્કસ મુદ્દા સાથે સચોટ રીતે સંબંધિત નથી પછી આપણે અહીં અને ત્યાં વાત કરવાનું શરૂ કરીએ છીએ તેથી જો તમે તે ધ્યાનમાં રાખતા હોવ તો અમારું સંચાર વર્તન હંમેશા તેની આસપાસ રહેશે હવે અમુક વાટાઘાટો માં અધિકૃત ધોરણો છે અને તેને આપણે ધ્યાનમાં રાખવાનું છે ઉદાહરણ તરીકે લાગુ પડતા ધોરણો નું સર્વેક્ષણ કરો અને અન્ય પક્ષ કાયદેસર તરીકે જુએ છે તે ઓળખો વાટાઘાટોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કાયદેસરતાનું પણ સન્માન કરવું જોઈએ અને જ્યારે પણ આપણે વાટાઘાટો કરીએ છીએ ત્યારે તે શું કાયદેસર છે અન્ય વ્યક્તિ અથવા અન્ય પક્ષ માટે શું કાયદેસર છે તે આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે અને આપણે તૈયાર રહેવું જોઈએ જ્યારે તમે જાણો છો કે અમુક વસ્તુઓ કરી રહ્યા છો ત્યારે આધારભૂત ડેટા અને દલીલો તૈયાર કરો પરંતુ અમે તે મનાવવા માટે સક્ષમ નથી ત્યારે તે ખૂબ મુશ્કેલ છે ત્યારે અન્ય લોકોને ખાતરી થશે કે અમારા દૃષ્ટિકોણને ખૂબ જ ખાતરીપૂર્વકની દલીલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને જો જરૂરી હોય તો અમે પુરાવા પ્રદાન કરી શકીએ છીએ ડેટા આધારિત અને ખાતરીપૂર્વકની દલીલ અમને અન્યને સમજાવવામાં અને અમારા કાર્યને પૂર્ણ કરવામાં મદદ કરે છે બીજી બાજુ જે દલીલ કરશે તેની વધુ અપેક્ષા રાખો હવે કોણ તૈયાર કરે છે તે પછી એવું નથી અને ત્યાં ફક્ત દલીલો આવી શકે છે અગાઉથી પણ આપણે તૈયારી કરી શકીએ કે વાટાઘાટોમાં જો હું કોઈ ખાસ દલીલ કરી રહ્યો હોઉં તો બીજી વ્યક્તિ અન્ય પક્ષ કોઈ સામી દલીલ કરી શકે છે તેથી હું તે પ્રકારની દલીલોને કઈ રીતે હેન્ડલ કરીશ તેથી મને લાગે છે કે અગાઉથી થોડી તૈયારી મને મદદ કરશે અને જો જરૂરી હોય તો સહાનુભૂતિ ધરાવતા પ્રેક્ષકો સમક્ષ દલીલો કરવાનું વિચારો અને દલીલો એવી રીતે થવી જોઈએ કે જ્યારે વાટાઘાટો ચાલી રહી હોય અન્ય પક્ષો હોય પ્રેક્ષકો હોય ત્યારે આપણે આપણો દૃષ્ટિકોણ એવી રીતે રજૂ કરી શકીએ કે તે એક પ્રકારની સહાનુભૂતિ પેદા કરે છે અને કેટલાક માટે તે એક પ્રકારની સમજ છે તેથી અહીં અન્ય પક્ષોનું હિત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું નથી કે વાટાઘાટોમાં આપણે ફક્ત આપણા હિતનો જ વિચાર કરીએ તે ક્યારેય કરવામાં આવશે નહીં અને તે ક્યારેય કામ કરશે નહીં તેથી નિર્ણય લેનાર ને શોધો અન્ય પક્ષમાં નિર્ણય લેનારા કોણ છે તમારા ધ્યેયો હાંસલ કરવામાં તમને મદદ કરવા માટે તે અન્ય પક્ષોને કેવી રીતે મદદ કરી શકે છે શા માટે અન્ય પક્ષ ના કહે છે વગેરે તેનો અર્થ એ છે જો અન્ય પક્ષ ના કહે તો તેઓ ના કહે છે તેનું કારણ શું હોઈ શકે અને આપણે તે ચોક્કસ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોઈ ઉકેલ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ અને કયા ઓછા ખર્ચે નો વિકલ્પ છે છે અન્ય પક્ષકારોના વાંધાઓ દૂર કરી શકે છે તેથી આવી બધી બાબતોમાં અન્ય પક્ષોની રુચિ અને અપેક્ષાઓ શું છે જે આપણે અગાઉથી વિચારીએ તો એ પરિસ્થિતિને સંભાળવા માટે આપણે વધુ સારી સ્થિતિમાં હોઈશું ફરીથી રિલેશનશિપ પર આગળ આવતાં મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે હા આ જ થઈ રહ્યું છે આ ઘણી મદદ કરશે અને પછી રિલેશનશિપ ટુ રિલેશનશિપ નેટવર્ક દ્વારા ઍક્સેસ અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરશે તમે જીવનમાં જાણો છો કે સંબંધ પણ ખૂબ મહત્વ ધરાવે છે પછી ભલે તે વ્યક્તિગત જીવન હોય વ્યવસાયિક જીવન સંબંધના મહત્વને કોઈ નકારી શકે નહીં કારણ કે આપણે અન્ય લોકો સાથે સારા સંબંધ રાખીએ છીએ અને તેને સમજાવવું સરળ બને છે તે મેળવવું સરળ બને છે અને કાર્ય પૂર્ણ થાય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ બને છે તેથી તે એક કળા છે અને આપણે આપણા વ્યવસાયિક અથવા અંગત જીવન માટે જરૂરી હોય ત્યારે આપણા સંબંધોને જાળવી રાખવા અને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ ભેટ તરફેણ જાહેરાત અથવા છૂટ જેવા નાના પગલા સાથે સમગ્ર જગ્યા પર કાર્યકારી સંબંધો બનાવો છો આમ હકીકતમાં આ કેટલીક રીતો છે તે કઈ પરિસ્થિતિમાં વધુ યોગ્ય રહેશે તે આપણે નક્કી કરવાનું છે તે તેના પર નિર્ભર છે પરંતુ આ આપણા સંબંધોને જાળવી રાખવા અને આગળ વધારવાના માર્ગો છે પારસ્પરિકતા અને સંબંધોની જાળ ટાળો જેમ કે ખૂબ ઝડપથી વિશ્વાસ કરવો આપણે ખૂબ બીજા પર ઝડપથી વિશ્વાસ ન કરવો જોઈએ એટલે કે આપણે લાગણીશીલ ન બનવું જોઈએ જો કોઈ વ્યક્તિ ફક્ત રડવાનું અને કરે છે તો આપણે વિચારીએ છીએ કે તે અથવા તેણી હંમેશા સાચા છે આ લાગણી સારી છે પરંતુ આપણે વધારે લાગણીશીલ ન બનવું જોઈએ અને જો તમે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવ તો અમે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી તેથી આપણે ખૂબ ઝડપથી વિશ્વાસ ન કરવો જોઈએ અન્ય લોકોને તમને દોષિત લાગવા દેવા અને વ્યક્તિગત મિત્રતા સાથે મોટા વ્યવસાયને મિશ્રિત કરવા જોઈએ તેથી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હંમેશા સામાન્ય રીતે પારસ્પરિકતાના નિયમ ને અનુસરો ધારો કે જો હું અમુક વસ્તુઓ જાહેર કરું છું તો અન્ય ભાગ પણ જાહેર કરશે તેથી આ બાબતોની આપણે કાળજી લેવી જોઈએ વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર બનો જેઓ તમારી સાથે ન્યાયી છે તેમની સાથે ન્યાયી બનો જ્યારે અન્ય પક્ષો તમારી સાથે અન્યાયી વર્તન કરે છે ત્યારે તેમને તેના વિશે જણાવો કે તેઓ તમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા તેથી અમારા વાટાઘાટોના વર્તનમાં આ વસ્તુઓ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે બીજી વસ્તુ છે જેને લીવરેજ કહેવાય છે તેનો લાભ એ છે કે શું હું અન્ય પક્ષને જોઈતી વસ્તુ પર નિયંત્રણ મેળવી શકું શું હું મારા પરિણામોની તરફેણ કરતા ધોરણો માટે અન્ય પક્ષને પ્રતિબદ્ધ કરી શકું અને શું હું મારી સ્થિતિ સુધારવા માટે ગઠબંધન બનાવી શકું આવા બધા પ્રશ્નો મુકવા જોઈએ અને જવાબ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમની આસપાસ કામ કરવું જોઈએ તેથી અમારી વાટાઘાટો ઉપયોગી અને આભારી હોઈ શકે છે હવે આ ચોક્કસ વાટાઘાટ પ્રક્રિયા છે જે તમારી વ્યૂહરચના તૈયાર કરવાનું પ્રથમ પગલું છે જેમ કે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે માહિતીની આપલે કરવી એર કોમ્યુનિકેશન સ્કીલ્સ ઓપનિંગ એન્ડ મેકિંગ કન્સેશન હા અને ક્લોઝિંગ અને ગેઈનિંગ કમિટમેન્ટ તો આ વાટાઘાટોની પ્રક્રિયા છે અને જો તમે આ પ્રક્રિયાને અનુસરશો તો તમે વધુ સારી સ્થિતિમાં છીએ તેથી અંતે હું નિષ્કર્ષ પર આવવા માંગુ છું કે વાટાઘાટો એ માનવ સામાજિક જીવનનું એક આકર્ષક પાસું છે જો આપણે લોકો સાથે યોગ્ય વર્તન કરીએ તો તેઓ આપણી સાથે યોગ્ય વર્તન કરશે ઓછામાં ઓછા 90 ટકા સમય સામાન્ય રીતે લોકો સારા હોય છે હા અપવાદો હંમેશા હોય છે પરંતુ આપણે બીજાઓ માટે સારા બનવું જોઈએ આપણી પાસે સહાનુભૂતિ હોવી જોઈએ અન્યો પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ અથવા આપણે અન્યની વાત સાંભળવી જોઈએ જો તમે આવું વર્તન કરો છો તો તેઓ પણ વર્તન કરશે સફળતાનું કોઈ એક રહસ્ય છે તો તે અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાની અને તે વ્યક્તિના ખૂણાથી તેમજ આપણા પોતાનાથી વસ્તુઓને જોવાની દ્રષ્ટિકોણ ક્ષમતામાં રહેલું છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને છેવટે આપણે એટલા મીઠા ન હોવા જોઈએ કે લોકો આપણને ખાઈ જાય અને એટલું કડવું પણ ન હોવું જોઈએ કે તેઓ આપણને થૂંકી નાખે તેથી બંને અત્યંતિક બંને અત્યંતિક કિસ્સાઓ છે જે આપણે ખૂબ કાળજી રાખવાની છે અને અંતે આત્મસન્માન ખૂબ જ મહત્વપૂર્ણ છે આત્મ સન્માન વિના વ્યક્તિ સફળ થવાની ઇચ્છા તેમજ અન્ય લોકોનું સન્માન ગુમાવે છે તેથી વાટાઘાટો પ્રક્રિયામાં હંમેશા આત્મસન્માન જાળવવું જોઈએ અને હું અંતમાં કહીશ કે કોઈપણ વાટાઘાટ પ્રક્રિયામાં અથવા જો તમે સફળ વાટાઘાટો મેળવવા માટે અન્યને વાટાઘાટો માટે સમજાવવા માંગતા હોવ તો બે વસ્તુઓ ફરીથી હશે તેમાં પણ મહત્વપૂર્ણ એ છે કે આપણી વાતચીતની વર્તણૂક જેમાં સંચાર શૈલીનો સમાવેશ થાય છે જેમાં આપણો આંતરવ્યક્તિત્વ સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે જેમાં આપણે આપણી જાતને અને અન્યોને કેટલું મહત્વ આપીએ છીએ અને સંબંધોના વિકાસ અને જાળવણીનો પણ સમાવેશ થાય છે કારણ કે સંબંધ આપણામાં ઘણું મહત્વ ધરાવે છે જીવન જો આપણે આ બે પાસાઓ મેળવી શકીશું તો આપણી વાટાઘાટો સફળ થશે અને બંને પક્ષો જીતની સ્થિતિમાં હોઈ શકે છે